તેથી આ ખરેખર આ સેગ છે અને આ 𝑑 છે તેથી આકૃતિ 3 માંથી તમે લખી શકો છો મેં તમને હમણાં જ કહ્યું હતું કે 𝑇𝑦 𝑊𝑠 𝑊𝑙2 તેથી અને જો 𝑠 𝑙2 છે તો 𝑇𝑦 𝑊𝑠 હવે બીજી વસ્તુ 𝑇𝑥 𝑊𝑐 છે જ્યાં 𝑇𝑥 એ અમુક અજ્ઞાત લંબાઈ 𝑐 ના સમૂહજથ્થા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે આ 𝑊 જાણીતો છે જે 𝐾𝑔 𝑚 ચોરસ કંડકટર વજન જે તમે જાણો છો અને 𝑐 કંડકટરની કેટલીક અજાણ્યી લંબાઈ અને તે જ રીતે 𝑇𝑦 જે તમે કહો છો તે પણ તે હોઈ શકે છે જે નિર્ધારિત મુજબ લખી શકાય છે કે 𝑇𝑥 જો તમે તે જુઓ 𝑇𝑥 𝐻 અને 𝑇𝑦 𝑉 નો અર્થ એ થાય કે મૂળભૂત રીતે 𝑇𝑦 𝑉 𝑊𝑠 𝑊𝑙2 તેથી તેનો અર્થ છે 𝑇𝑥 𝐻 કે જે સમીકરણ 30 છે અને 𝑇𝑦 𝑉 આ સમીકરણ 31 છે જ્યાં 𝐻 એ કંડકટરમાં આડા ટેન્શન બરાબર છે અને 𝑉 એ સપોર્ટ માટે મહત્તમ સેગના બિંદુથી સ્પાનના અંતરના મીટર દીઠ કંડકટરના વજન જેટલું છે તેથી આ રીતે આકૃતિ 1 ના ત્રિકોણ માટે આપણે પહેલા જોયું છે કે 𝑇 √𝐻2 𝑉2 આ આપણે સમીકરણ 32 જોયું છે તેથી સમીકરણ 32 31 30 29 અને 28 માંથી આપણે જાણીશું કે એક તમારું છે તે તમે કહો કે 𝑇𝑥 𝐻 𝑊𝑐 અને 𝑇𝑦 𝑉 𝑊𝑠 તેથી મૂળભૂત રીતે 𝑇 √𝑊𝑐2 𝑊𝑠2 તો તેથી જ તે 𝑇 √𝑊𝑐2 𝑊𝑠2 આવી રહ્યું છે તેથી 𝑊 તમે સામાન્ય લેશો તેથી 𝑇 𝑊√𝑐2 𝑠2 આ સમીકરણ 33 છે હવે 29 અને 30 ના સમીકરણથી તમને તે મળશે 𝑐 𝐻𝑊 તેથી જો તમે સમીકરણ પર પાછા જાઓ તો માત્ર સમીકરણ 29 ને જુઓ આ તે સમીકરણ 29 માં છે જે તમારા 29 અને 30 ની બરાબર છે હું તે અહીં તમારા સમીકરણ 29 માટે બનાવું છું સમીકરણ 29 તેથી 29 ખરેખર 𝑇𝑥 𝑊𝑐 અને 30 ખરેખર 𝑇𝑥 𝐻 આ સમીકરણ 29 છે અને આ 30 છે તેનો અર્થ છે 𝑊𝑐 𝐻 તેનો અર્થ એ કે 𝑐 𝐻𝑊 તેથી જ તમે આ સમીકરણમાં લખી રહ્યા છો કે આ સમીકરણમાં કે 𝑐 𝐻𝑊 તેથી જો હું આ આકૃતિ પર પાછો જઈશ તેથી જ આ 𝑐 𝐻𝑊 છે આ આકૃતિ જુઓ તે 𝑐 𝐻𝑊 લખેલું છે તેથી હવે ફરીથી સમીકરણ અને 11 અને 34 માંથી આપણી પાસે નાનો 𝑠 𝑐sinh𝑥𝑐 છે કારણ કે તે સમીકરણ 11 જો તમે સમીકરણ 11 જોશો તો તે ખરેખર 𝑠 𝐻𝑊 sinh𝑊𝑥𝐻 હતો આ સમીકરણ 11 હતું હવે આ એક 𝑠 𝐻𝑊sinh𝑥𝐻𝑊 𝑐sinh𝑥𝑐 તરીકે લખી શકાય છે આપણે સમીકરણ 11 અને 34 થી જે બનાવી રહ્યા છીએ તે 𝑠 𝑐sinh𝑥𝑐 જે પણ છે મેં અહીં બધુ જ કર્યું છે તેથી આ તમારુ સમીકરણ 35 છે તેથી તમારા સમાન સમીકરણ 15 થી આ જ રીતે સમીકરણ 15 આપણે લખી શકીએ છીએ 𝑦 𝑐cosh𝑥𝑐 𝐾1 આ સમીકરણ 36 છે આ વાસ્તવમાં સમીકરણ 15 માંથી છે જે આપણે 𝑐 𝐻𝑊 બનાવી રહ્યા છીએ તેથી તમે તેને સરળતાથી બનાવી શકો છો તેથી આ એક સરળ વસ્તુ કહેવાની જરૂર નથી જ્યાં 𝑥 સ્પાન લંબાઈનો અડધો ભાગ છે 𝑥 𝐿2 હવે આકૃતિ 3 માંથી જ્યારે 𝑥 0 𝑦 𝑐 આનો અર્થ એ છે કે આ આકૃતિ જો તમે આને જોશો કે આ આકૃતિ ફક્ત જો તમે આ આકૃતિ જુઓ ત્યારે આ આકૃતિ 3 છે જ્યારે 𝑥 0 છે મારો અર્થ તે પછી 𝑦 𝑐 કારણ કે આ ઊંચાઇ 𝑐 છે આ ઉદ્ગમ કહેવાય છે તેથી જ્યારે 𝑥 0 𝑦 𝑐 તેથી આ સમીકરણ તમે આ બાઉન્ડ્રી શરતને આ સમીકરણમાં મુકો છો તો તમને તે સમીકરણ 36 મળશે પછી તમને 𝑐 𝑐cosh 𝐾1 મળશે તેથી 𝐾1 0 કારણ કે cosh 0 1 તેથી 𝐾1 0 કારણ કે 𝑐 𝑐 𝐾1 તેથી 𝐾1 0 તેથી આ 𝑦 𝑐cosh𝑥𝑐 તેનો અર્થ એ કે આ સમીકરણ 36 આ 𝐾1 તમે અહીં 0 મુક્યો છે તેથી 𝑦 𝑐cosh𝑥𝑐 આ સમીકરણ 37 છે હવે સમીકરણ 35 નો વર્ગ લેતા તેનો અર્થ છે 𝑠2 𝑐2sinh2𝑥𝑐 તેથી જો તમે કરો છો તો 𝑠2 𝑐2sinh2𝑥𝑐 અને આગળ જો તમે કરો તો તમારા સમીકરણ 37 નો વર્ગ છે તેથી તે 𝑦2 𝑐2cosh2𝑥𝑐 છે હવે તમે જે કરો છો તે સમીકરણ 39 માંથી સમીકરણ 38 ને બાદ કરો છો તમે ફકત સમીકરણ 39 માંથી સમીકરણ 38 ને બાદ કરો એટલે કે સમીકરણ 38 ની બાદબાકી જો તમે આમ કરો છો તો તે 𝑦2 − 𝑠2 𝑐2 cosh2𝑥𝑐 − sinh2𝑥𝑐 થશે તેથી cosh2𝑥𝑐 − sinh2𝑥𝑐 1 તે હાયપરબોલિક ફંક્શન છે તો તેથી 𝑦2 − 𝑠2 𝑐2 તેનો અર્થ છે 𝑦 √𝑐2 𝑠2 આ સમીકરણ 40 છે તેથી સમીકરણ 33 અને 40 માંથી આપણને મળે છે સમીકરણ 33 ફરીથી આપણે તમારી પાસે પાછા જવું પડશે ફકત થોડી રાહ જુઓ મારે તે શોધવું પડશે સમીકરણ 33 તેથી આ સમીકરણ 33 છે T એ c વર્ગ વતા s વર્ગ ગુણયા W ના રુટ ઉપર આ એક તેથી તેનો અર્થ એ છે કે અને તે c વર્ગ વત્તા y વર્ગ નો રુટ છે જેના બરાબર y કે જે તમારે પાસે છે c વર્ગ વત્તા y વર્ગ નો રુટ છે જેના બરાબર y છે એનો અર્થ એ કે આ સમીકરણ 𝑇 𝑊𝑦 લખી શકાય છે તેથી જ તમે લખી રહ્યા છો કે તે સમીકરણ 33 થી મહતમ ટેન્શન આપણને મળે છે 𝑇𝑚𝑎𝑥 𝑊𝑦 કારણ કે 𝑦 એ મહત્તમ છે 𝑦 𝑐 𝑑 ખરેખર આ આકૃતિ પરથી જે આકૃતિ આપણે વારંવાર અને તેથી જોઈ છે તેનો અર્થ એ કે 𝑇𝑚𝑎𝑥 𝑊√𝑐2 𝑠2 આ સમીકરણ 42 છે હવે સમીકરણ 41 મુજબ આ એક મહત્તમ ટેન્શન 𝑇 સપોર્ટ પર થાય છે આ સમીકરણ મુજબ મહત્તમ ટેન્શન સપોર્ટ પર આવશે તેનો અર્થ એ છે કે ટાવરની બંને બાજુ તેનો અર્થ એ કે જ્યાં કંડકટર આડી તરફ એક ખૂણા પર હોય છે જેની સ્પર્શ રેખાટેંજંટ 𝑉𝐻 જે આપણે જોયું છે અથવા 𝑠𝑐 ત્યાર પછી 𝑉 𝑊𝑠 મધ્ય બિંદુથી મધ્યભાગનું ઊભું વજન તે કંડકટરનું વજન નીચે તરફ કાર્ય કરે છે તેથી 𝑉 𝑊𝑠 અને 𝐻 𝑊𝑐 કારણ કે આ એક આડું છે તેથી સર્પોટ પર આપણે જાણીએ છીએ કે 𝑦 𝑐 𝑑 માત્ર મને તે જોવા દો કે હું તે આકૃતિ પાછી મેળવી શકું છું નહીં તો કોઇ પણ રીતે આપણે તે આકૃતિ ફરીથી અને ફરીથી જોઇ છે તેથી આકૃતિ 3 માંથી ફક્ત તે જ 𝑦 𝑐 𝑑 તેથી આ સમીકરણ 43 છે તેનો અર્થ એ કે આપણે હમણાં જ જોયું છે કે 𝑦 √𝑐2 𝑠2 તેનો અર્થ છે 𝑦 𝑐 𝑑 તેથી 𝑐 𝑑 √𝑐2 𝑠2 તેનો અર્થ એ કે 𝑐 𝑠2 − 𝑑2 2𝑑 આ સમીકરણ 44 છે તેથી સમીકરણ 41 અને 43 માંથી આપણે લખી શકીએ છીએ કે આપણે 𝑇𝑚𝑎𝑥 𝑊𝑦 જોયું છે પરંતુ 𝑦 𝑐 𝑑 તેથી 𝑇𝑚𝑎𝑥 𝑊𝑦 𝑊𝑐 𝑑 આ સમીકરણ 45 છે તેનો અર્થ છે સમીકરણ 44નું અવેજીકરણ તેનો અર્થ એ કે આને એક સમીકરણમાં 45 જો તમે અવેજી કરો અને આ એ તમારું અને સરળ બનાવો તમને 𝑇𝑚𝑎𝑥 𝑊2𝑑𝑠2 𝑑2 મળશે મારો મતલબ કે તે આ રીતે આવી રહ્યું છે તમારો 𝑇𝑚𝑎𝑥 𝑊𝑐 𝑑 𝑊𝑠2 − 𝑑2 2𝑑 𝑑 𝑊𝑠2 − 𝑑2 2𝑑2 2𝑑 𝑊𝑠2𝑑2 2𝑑 સમીકરણ 46 આનો અર્થ છે જે કંડક્ટર ટેન્શનનું મહત્તમ મૂલ્ય આપે છે આ મહત્તમ ટેન્શન છે કંડક્ટરથી એક લાઇન સ્પર્શ રેખા તે બિંદુએ આડી હોય છે જ્યાં સેગ મહત્તમ હોય છે અને સપોર્ટ પર આડાથી મોટો ખૂણો હોય છે અને સપોર્ટ સમાન સ્તર પર હોય છે આમ દરેક બાજુના અડધા સ્પાનમાં કંડકટર નું વજન તમારા દરેક ટાવરના સપોર્ટ પર છે કારણ કે ટાવરની ઊંચાઈ સમાન છે તેથી તમારા કંડકટર ના મધ્યબિંદુ પર તમે જે કંડક્ટરનું આખું વજન કહો છો તે સ્વાભાવિક રીતે તમારું છે મહત્તમ સેગના બિંદુએ તે મધ્ય સ્પાન છે જે કંડક્ટરનૂં મધ્ય બિંદુ છે તે ટેન્શનનો ઊભો ઘટક 0 છે કારણ કે ત્યાં મધ્યમ બિંદુ પર તમને ફક્ત 𝐻 અસ્તિત્વમાં મળશે પરંતુ તમારા ઊભા ઘટકમાં ટેન્શન 0 હશે તો આ કિસ્સામાં મહત્તમ તેથી મહત્તમ ટેન્શન મહત્તમ સેગના સ્થાને આવે છે માફ કરશો ન્યૂનતમ ટેન્શન મહત્તમ સેગના બિંદુએ બનશે તેથી આ બિંદુએ ટેન્શન કે જે 𝑦 𝑐 પર છે જો તમને લાગે કે ગ્રાફ જે આડી દિશામાં કાર્ય કરે છે અને તેથી તે ટેન્શનના આડા ઘટકની બરાબર છે 𝑇𝑚𝑖𝑛 𝐻 કારણ કે તે મિડસ્પેન પર છે તેથી 𝑇𝑚𝑖𝑛 𝑊𝑐 અને આપણે જોયું છે કે 𝑐 𝑠2 − 𝑑2 2𝑑 તેથી તમે આ શું કરો 𝑇𝑚𝑖𝑛 𝑊𝑠2 − 𝑑2 2𝑑 કહો છો કે આ સમીકરણ 48a છે બરાબર તેથી આકૃતિ 3 માંથી ફરીથી અને ફરીથી આકૃતિ 3 દર્શાવતા નથી આપણે જાણ્યું છે કે 𝑐 𝑑 𝑦 તે હશે તેથી આકૃતિ 3 માંથી ફક્ત 𝑐 𝑦 − 𝑑 આ સમીકરણ 49 છે તેથી કંડકટરની લંબાઈ જે છે તે આપણે જાણીએ છીએ કે 𝑙2 𝑠 તેથી 𝑙 2𝑠 આ સમીકરણ 50 છે તેથી સમીકરણ 50 અને 35 માંથી આપણે 𝑠 𝑐sinh𝑥𝑐 મેળવીએ છે જે તમે અહીં સમીકરણ 35 થી બદલી શકો છો તેથી 𝑙 2𝑐sinh 𝑥𝑐 આ સમીકરણ 51 છે અને તેથી સમીકરણ 45 અને 48 માંથી તેનો અર્થ એ કે તમારું આ તમારું 48 છે અને આ ફક્ત આને પકડી રાખો આ તમારું સમીકરણ 45 45 𝑇𝑚𝑎𝑥 𝑊𝑐 𝑊𝑑 ખરેખર અને તેનો અર્થ એ કે તમારો 𝑇𝑚𝑖𝑛 𝑊𝑐 હમણાં અહીં તે 𝑇𝑚𝑖𝑛 𝑊𝑐 છે તેથી સમીકરણ 45 અને 48 થી ખરેખર 𝑇𝑚𝑎𝑥 𝑇𝑚𝑖𝑛 𝑊𝑑 આ સમીકરણ 52 છે ખરુ ને તેથી આ તમારા તમામ કેટરનરી આકારનો ઉપયોગ છે અને આ તે બધા સંબંધ છે જ્યારે તમે દાખલા ન્યુમેરીકલ્સ લેશો ત્યારે આપણે આ સૂત્રની ઉપયોગિતા જોઇશું હવે માનો કે જો તે પેરાબોલા છે હવે આપણે જે કંઈ જોયું છે તે મૂળભૂત રીતે હવે સામાન્ય કેસ છે જો તે પેરાબોલા છે તેથી સમાન આકારમાં તમારા આકારો સમાન સ્તરનું અંતર 𝐿 છે અને આ મહત્તમ સેગ છે 𝑑 અમુક બિંદુ 𝑃 જે આપણે લીધું છે તેથી ટેન્શન 𝑇𝑦 આ દિશામાં ઉપર તરફ કાર્ય કરે છે અને અહીં તે છે તમારો 𝑇𝑥 આ વચ્ચેનો આડો ટેન્શન એંગલ છે તે ટેન્શન 𝑇 ટેજેન્શનલ જે તે કામ કરે છે આ ખૂણો 𝜃 છે અને આ તમારો મધ્ય ગાળોમિડ સ્પાન છે જે 𝑂 છે આ મહત્તમ સેગનું બિંદુ છે અને આ અંતરથી 𝑦 થોડું અંતર છે 𝑦 અને આ કોઇક બિંદુ 𝑃 છે અને આ ખૂણો 𝑡ℎ𝑒𝑡𝑎 આ પેરાબોલાના પરિમાણો છે અને આ આડું ટેન્શન 𝐻 છે અને 𝑂 અને 𝑃 ની વચ્ચે આ કોઇક મધ્ય બિંદુ છે તેથી કંઈક અંતર કહો 𝑥 𝑊𝑥 એ તમારું નીચે તરફ કામ કરે છે આ કંડક્ટર વજન કહેવાય છે જો તમે પોઇન્ટ 𝑃 ધ્યાનમાં લેશો તો અને 𝑂 અને 𝑃 ની વચ્ચે આ 𝑂 અને 𝑃 વચ્ચેનું મિડપોઇન્ટ આ 𝑊𝑥 છે અને આ આકૃતિ 4 છે અને આ તે 2 સપોર્ટ વચ્ચેનું અંતરdistance છે તેથી સરળતા ખાતર નીચેની ધારણાઓ કરવામાં આવે છે સમગ્ર સ્પાનના ટેન્શનને સમાન ગણવામાં આવે છે આ એક ધારણા છે બીજું સ્થિતિસ્થાપક ખેંચાણને કારણે કંડકટરની લંબાઈમાં ફેરફાર અથવા તાપમાનમાં વિસ્તરણ એ સપોર્ટ વચ્ચેનાં આડા અંતરની સમાન લંબાઈમાં કંડક્ટરની લંબાઈના ફેરફારની બરાબર છે આ બે ધારણાઓ આપણે બનાવી રહ્યા છીએ અને જો તમે ધારો છો કે આ બિંદુ 𝑃 છે તો ચાલો 𝑃 એ આકૃતિ ચારમાં બતાવ્યા પ્રમાણે પેરાબોલિક વળાંક પર કોઈ બિંદુ છે તેથી 𝑃 એ કોઈપણ બિંદુ કોઈપણ બિંદુ છે જેમ કે 𝑂𝑃 𝑥 તેથી આ અંતર આ તમારું 𝑂𝑃 અંતર છે તમારું 𝑂𝑃 બરાબર છે આ છે જો તમે તમારો 𝑠 લો આ ધારણાને લીધે આપણે જે કંઇ લખી રહ્યા છીએ તે બનશે 𝑂𝑃 𝑥 કારણ કે આપણે ફક્ત બે ધારણાઓને ધ્યાનમાં લેવાની છે આ બીજી ધારણાને કારણે છે તો તેથી જ 𝑂𝑃 𝑥 અને ભાગ 𝑂𝑃 એ 𝑇 𝐻 અને 𝑊𝑥 ની ક્રિયા હેઠળ સંતુલન માં છે સંતુલન માટે 𝑇𝑥 𝐻 સમાન વસ્તુ આ એક આડું છે 𝑇𝑥 𝐻 અને 𝑇𝑦 𝑊𝑥 બરાબર તેથી જો તમે 𝑃 વિશે આ ક્ષણ વિશે થોડો સમય લેશો તો 𝑃 લેશો પછી તે બનશે કે તે તમારો 𝐻 આ 𝐻 છે અને આ અંતર 𝑦 છે તેથી અને આ 𝑥2 આપણી બીજી ધારણાને કારણે આવી રહ્યું છે તેથી ટૂંકા ગાળા માટે નાનો સેગ 𝑇𝑚𝑎𝑥 − 𝑇𝑚𝑖𝑛 ઓછા તરીકે ગણી શકાય તેનો અર્થ છે 𝑇𝑚𝑎𝑥 − 𝑇𝑚𝑖𝑛 𝑊𝑑 તેથી નાના સેગ માટે 𝑇𝑚𝑎𝑥 − 𝑇𝑚𝑖𝑛 ઓછા તરીકે ગણી શકાય તેથી તે કિસ્સામાં જો તેવું છે તો આપણે 𝑇𝑚𝑎𝑥 𝑇𝑚𝑖𝑛 𝐻 લખી શકીએ છીએ તેથી 𝑇𝑚𝑎𝑥 𝑇𝑚𝑖𝑛 𝐻 તેનો અર્થ એ કે આપણે તે 𝑇 પણ લખી શકીએ છીએ તેથી 𝑇 𝑇𝑚𝑎𝑥 𝑇𝑚𝑖𝑛 𝐻 તેથી સમીકરણ 53 એનો અર્થ એ કે આ સમીકરણ 𝑦 𝑊𝑥2 2𝑇 આપણે આ સમીકરણ લખી શકીએ કે 𝑇 𝐻 તેથી આપણે 𝑦 𝑊𝑥2 2𝐻 લખી શકીએ છે આ સમીકરણ 53 છે તેથી આપણે આ સમીકરણ 𝑦 𝑊𝑥2 2𝑇 લખી શકીએ છીએ કારણ કે 𝐻 𝑇 આ સમીકરણ 54 છે જ્યારે 𝑥 𝐿2 પછી 𝑦 𝑑 એનો અર્થ એ કે આ મધ્યમબિંદુ છે જેની કુલ લંબાઈ 𝐿 છે તેથી જ્યારે 𝑥 𝐿2 પછી સેગ 𝑑 હશે તેથી 𝑑 𝑊𝐿2 8𝑇 આ સમીકરણ 55 છે કારણ કે અહીં તમે તમારા 𝑦 𝑑 અને 𝑥 𝐿2 ને અવેજી કરો છો કારણ કે 𝑇 𝐻 થી તમને 𝑑 𝑊𝐿2 8𝑇 મળશે આ સમીકરણ પણ તેને 𝑑 𝑊𝐿2 8𝐻 તરીકે લખી શકાય છે તેથી આ સમીકરણ 56 છે તેથી સમીકરણ 13 અને 56 થી તમે જાણો છો કે 𝑑 𝑊𝐿2 8𝐻 તેથી તમે શું કરો છો તમે તે વસ્તુને અવેજી કરો છો અને સમીકરણ 13 માં તમને 𝑙 𝐿1 8𝑑2 3𝐿2 મળશે આ સમીકરણ 57 છે તેથી સમાન સપોર્ટ માટે જે કાંઈ વ્યુત્પન્ન હતું તે એક કેટરનરી આકાર છે બીજો પેરાબોલીક આકાર છે જે આ બધા ગાણિતિક એકસપ્રેશન સમીકરણ 57 સુધી છે હવે આપણે તે પછી એક ઉદાહરણ લઈશું કે આપણે ધ્યાનમાં લઈશું કે તમારું પવન દબાણ પછી બરફ કંડક્ટર પર તમારા કદની રચના અને તે બાબતો ધ્યાનમાં લેવામાં આવશે તો પહેલા તમે ઉદાહરણ લો કહો કે ઉદાહરણ 1 એક ટ્રાન્સમિશન લાઇન કંડક્ટર ને બે ટાવર્સથી મુક્ત રૂપે લટકાવવામાં આવ્યા છે અને તેણે કેટરનરીનું સ્વરૂપ લીધું છે 𝑐 487 68 𝑚 આ આપવામાં આવ્યું છે બંને ટાવર્સ વચ્ચેનો ગાળો 152 𝑚 છે અને કંડક્ટરનું વજન 1160 𝐾𝑔 𝑘𝑚 છે આ કિલોમીટર દીઠ આપવામાં આવ્યું છે તમારે નીચેની ગણતરી કરવી પડશે a કંડકટર ની લંબાઈ b સેગ c કેટેનરી પદ્ધતિનો ઉપયોગ કરીને કંડકટર ટેન્શનનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય કે જે 𝑇𝑚𝑎𝑥 અને 𝑇𝑚𝑖𝑛 છે d તમારી પેરાબોલિક પદ્ધતિનો ઉપયોગ કરીને ટેન્શન નું આશરે મૂલ્ય આ દાખલો છે તેથી તેને કેવી રીતે હલ કરવું તેથી આપણે ગણિતિક વ્યુત્પન્ન કર્યું છે તે કોઈપણ સમસ્યાનું સૂત્ર છે તેથી ફક્ત તમારે તેની સાથે વળગી રહેવું પડશે ખરુ ને અહીં સમસ્યાઓ એકદમ સરળ છે જો તમે તે ફોર્મ્યુલાને સમીકરણ 12 થી યાદ કરી શકો તો આપણે જાણીએ છીએ 𝑙 2𝐻𝑊 sinh𝑊𝐿2𝐻 કારણ કે આપણે 𝑐 𝐻𝑊 જાણીએ છીએ આ આપણે જોયું છે તેથી 𝑙 2𝑐sinh𝐿2𝑐 હવે તે 𝑐 487 68 𝑚 આપવામાં આવેલ છે અને 𝐿 152 𝑚 આપવામાં આવેલ છે તેથી આ બધા મૂલ્યને બદલો તેથી 𝑙 2 × 487 68 152 તેથી જો તમે તે ધ્યાનમાં લો કે બે ટાવર્સ વચ્ચેનું આડું અંતર 152 𝑚 આપવામાં આવ્યું છે અને જો તમે કંડક્ટરની લંબાઈ જુઓ તો તે હવે 152 576 𝑚 છે તેથી જેમ કે તેણે કેટરનરી આકાર લીધો છે તેથી લંબાઈ વધી છે હવે 𝑙 માટેનું અંદાજિત સૂત્ર હવે આપણે તે સમીકરણ 13 માં મેળવ્યું છે 𝑙 𝐿1 𝑊2𝐿2 24𝐻2 તેથી અથવા 𝑙 𝐿1𝐿2 24𝑐2 કારણ કે 𝑐 𝐻𝑊 તેથી કેપીટલ 𝑙 1521 152224 × 487 682 152 તેથી જો તમે 𝑙 152 615 𝑚 જોશો તેથી આ એક સૂત્ર અંદાજિત સૂત્ર છે અને આ એક આપણને મળ્યું છે કે તમારું 152 576 આ સાઇન હાઇપરબોલિકનો ઉપયોગ કરીને એક ચોક્કસ છે અને આ 𝑙 152 615 𝑚 માટેનું અનુમાનિત સૂત્ર છે તેથી તે લગભગ કોઈ તફાવત અંદાજિત સૂત્ર નથી શરૂઆતમાં મેં કહ્યું હતું કે જો ભૂલ મહત્તમ ભૂલ 2 હશે આગળ સમીકરણ 24 નો ઉપયોગ કરી રહયા છે કારણ કે આગળનો ભાગ એ એક ભાગ b છે તેથી ભાગ b માં ફક્ત ભાગ b ને પકડી રાખો કે તમારે તે શોધવું પડશે કે સેગ ભાગ b એ સેગ છે તેથી તે કિસ્સામાં કે સમીકરણ 24 નો ઉપયોગ કરીને 𝑑 𝐻𝑊 cosh𝑊𝐿2𝐻 − 1 તેથી 𝐻𝑊 𝑐

તેનો અર્થ એ કે જો તમે તે બધા ડેટાને અવેજી કરો છો જો તમે 𝑑 487 934 𝑚 ને અવેજી કરો છો હવે c આપણે કેટેરનરી પદ્ધતિનો ઉપયોગ કરીને કંડક્ટર ટેન્શનનું આ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવું પડશે તેથી સમીકરણ 45 નો ઉપયોગ કરીને આપણે ફક્ત 𝑇𝑚𝑎𝑥 𝑊 𝑐 𝑑 𝑊 1160 𝐾𝑔𝐾𝑚 1 68 𝑚 જોયું છે તેથી 𝑑 5 તેથી 𝑇𝑚𝑎𝑥 1 68 5 934 572 તેથી 572 59 𝑘𝑔 આ તમારો 𝑇𝑚𝑎𝑥 છે આગળ એક એ છે કે તમારે ઓછામાં ઓછું એક શોધવું પડશે આપણે જાણીએ છીએ કે 𝑇𝑚𝑎𝑥 − 𝑇𝑚𝑖𝑛 𝑊𝑑 કે જેનો ઉપયોગ આપણે જોયો છે સમીકરણ 52 જ્યાં તે બતાવવામાં આવ્યું છે પછી 𝑇𝑚𝑎𝑥 𝑇𝑚𝑖𝑛 𝑊𝑑 જેનો અર્થ 𝑇𝑚𝑎𝑥 − 𝑊𝑑 𝑇𝑚𝑖𝑛 તેનો અર્થ છે 𝑇𝑚𝑖𝑛 572 તેથી 𝑇𝑚𝑖𝑛 565 706 𝐾𝑔 એનો અર્થ એ કે 𝑇𝑚𝑎𝑥 અને 𝑇𝑚𝑖𝑛 ની વચ્ચે તમે જોશો કે ત્યાં ખૂબ ફરક નથી હવે છેલ્લું તે છે પેરાબોલિક પદ્ધતિનો ઉપયોગ કરીને ટેન્શનનું આશરે મૂલ્ય જો તમે પેરાબોલિક પદ્ધતિનો ઉપયોગ કરો છો તો પહેલા તમારે આશરે પદ્ધતિની મદદથી ગણતરી કરવી પડશે તેથી સમીકરણ 55 𝑑 𝑊𝐿2 8𝑑 આ આપણે જોયું છે 𝑊 1 16 અને તમારો T તેનો અર્થ એ કે આ સમીકરણ આપણે 𝑇 𝑊𝐿2 8𝑑 લખી શકીએ છીએ 𝑑 અહીં આવી રહ્યું છે 𝑇 અહીં જઈ રહ્યું છે તેથી 𝑊 તમે જાણો છો 1 તેથી 𝑇 𝑊𝐿2 8𝑑 1 934 તમને 𝑇 564 55 𝐾𝑔 મળશે આ તે પેરાબોલિક પદ્ધતિનો ઉપયોગ કરીને તમારી અંદાજિત પદ્ધતિનો ઉપયોગ કરો તેથી દાખલોન્યુમેરિકલ ખૂબ જ સરળ છે પરંતુ ફક્ત તે જ કેટરનરી પદ્ધતિઓ અને પેરાબોલિક એક થોડોક અભ્યાસ જરૂરી છે ખાસ કરીને બાઉન્ડરી કંડીશન અને થોડુંક સંકલનઇન્ટીગ્રેશન તેની સાથે મને લાગે છે કે તમે તે સાથે સરળતાથી કરી શકો છો ખુબ ખુબ આભાર